ધારો કે આ ઉદાહરણ છે તેથી લાઇન 5 j 2 Ω માં એક ઇમ્પેડન્સ કનેક્ટેડ છે આ સ્ટાર કનેક્ટેડ છે આ સ્ટાર કનેક્ટેડ લોડ 10 j 8 10 j 8 Ω છે અને આ સ્ટાર કનેક્ટેડ સોર્સ 110 એંગલ 0 110 એંગલ 120 110 240 છે અને લાઇનમાં દરેક લાઇન 5 j 2 Ω 5 j 2 Ω અને 5 j 2 Ω ઇમ્પેડન્સ કનેક્ટેડ છે અને કરંટ Ia Ib I c પહેલેથી જ આપેલ છે તેથી હવે Z સ્ટાર છે જો તેનો અર્થ એ છે કે શું કરી શકે છે આ સાથે કનફ્યુઝન ન આવવું જોઈએ કે શું કરી શકે છે આ બધા સમાન છે આ 5 j 2 Ω 10 j 8 એકસાથે ઉમેરીને તેને Z સ્ટાર તરીકે બનાવો તે વિચાર છે તેથી આ કિસ્સામાં Zi માફ કરશો Zy 5 j 2 10 j 8 એ 15 j 6 Ω છે તેથી Ia સમાન સંબંધની ગણતરી કરો જો કે તેને આપવામાં આવેલી લાઇન સાથે જોડવામાં આવી છે તેથી Ia Van થી Zy 110 એંગલ 0 15 j 6 6 81 એંગલ 21 8o એમ્પીયર છે તેવી જ રીતે આ ઇક્વેશન Ib Ia એંગલ 120o મેળવ્યું છે તેથી તે 6 81 હશે તેથી Ia જે 6 81 21 8o કહેવાય છે તેથી તે 21 8o 120o હશે તેથી 141 8o છે એવી જ રીતે Ic Ia એંગલ 240o છે તેથી 6 81 એંગલ 21 8 છે આ આપણે અહીં 21 8o 240o મેળવ્યા છે તેથી આ Ic 6 81 હશે પરંતુ વાસ્તવમાં કોઈ શંકા કે કંઈપણ હોવું જોઈએ નહીં તેનો અર્થ છે ખરેખર Ia 6 81 એંગલ 21 8o આ એંગલ 120o છે કારણ કે 1 માં 1 આ એક છે તેથી આ 2 ઉમેરવામાં આવે છે તેથી જ આ વસ્તુ ત્યાં છે એવી જ રીતે અહીં છે તેથી Ic 6 81 98 2o મળશે આ 240 221 8o શા માટે છે માત્ર બીજી રીતે આની સાથે 360o ઉમેરો જે રીતે Vb Va કે Vc લેગિંગ 240o બતાવો તેથી 360o ઉમેરો બીજી રીતે લેગિંગ પછી તેથી બીજી રીતે તે લિડીંગ છે તેથી આ સાથે 360o ઉમેરો તેથી 360 240 21 2o એમ્પીયર મેળવશે તે જાતે કરો અન્ય ફેઝર ડાયાગ્રામ છે તેથી લાઇન વોલ્ટેજ VL અને આપણે જાણીએ છીએ VL √ 3 ઇન્ટુ ફેઝ વોલ્ટેજ મેગ્નિટ્યુડ છે તેથી આપણે Vab જાણીએ છીએ તેથી આ પણ Vab √ 3 Vp એંગલ 30o અને VL √ 3 Vp ડીરાઇવ્ડ કરવામાં આવ્યું છે તેથી VL એંગલ 30o છે Vbc એ √ 3 Vp એંગલ 30o તે પણ આપણે કર્યું છે તેથી તે VL એંગલ 30o હશે √ 3 Vp VL અને Vca √ 3 Vp એંગલ 210o એટલે કે VL એંગલ 210o છે આ બધી વસ્તુઓ આપણે જે ફેઝર ડાયાગ્રામમાં બનાવેલી છે તેમાં આ બધી વસ્તુઓ છે કે જે Vab ના સંદર્ભમાં Vab આ Vbc અને આ Vca કહેવામાં આવે છે તેથી હું ફેઝર ડાયાગ્રામ ઉપર નથી જઈ રહ્યો મારો મતલબ આ ફેઝર ડાયાગ્રામમાંથી છે ફરીથી મારે ટોપ ઉપર જવું પડશે બસ અહીં પકડી રાખો અહીં આ ફેઝર ડાયાગ્રામના સંદર્ભમાં આ એંગલ 30o છે Van ના સંદર્ભમાં તે 90o છે અને Van ના સંદર્ભમાં આ 210o છે તેથી તેને Vab Vbc અને Vca કહેવામાં આવે છે હવે જો Vab ને Vbc દ્વારા ડિવાઇડ કરો જો Vab Vbc બનાવો તો તે VL એંગલ 30 VL એંગલ 90 હશે તેથી તે Vbc 120o હશે તેથી Vbc Vab 120o છે તેવી જ રીતે VabVca જો બને જયારે VL એંગલ 210o તો VL એંગલ 30 મળશે આપણે Vca Vab એંગલ 250 40o અથવા બીજી રીતે 360 ઉમેરો તો Vca Vab એંગલ 120o મળશે આ સંબંધ છે હવે બેલન્સ સ્ટાર ∆ કનેક્શનમાં આગળ સોર્સ સ્ટાર ઉપર આવશે પરંતુ લોડનું કનેક્શન ∆ છે તેથી આ મારો સોર્સ છે અને આ મારું ∆ કનેક્શન છે હવે પ્રશ્ન એ છે કે જો આ વસ્તુને ઘટાડશો તો તે સમજૂતી માટે પ્રથમ હશે તેથી જો આ અથવા આ સર્કિટ જુઓ કે આ મારો Van છે આ મારો Vbn છે અને આ મારો Vcn છે અને આ મારો ∆ કનેક્ટર લોડ Z ∆ Z ∆ Z ∆ છે તો આ એક લાઇન કરંટ Ia છે લાઇન કરંટ Ib અને આ લાઇન કરંટ Ic છે અને લોડ ફેઝ કરંટમાં આ ICA કેપિટલ AB છે ICA કેપિટલ A થી B છે આ A થી B ICA કેપિટલ B થી C અને ICA કેપિટલ C થી A છે આ મારો ફેઝ કરંટ કહેવામાં આવે અને આ મારો લાઇન કરંટ છે આ મારો લાઇન ફેઝ કરંટ છે હવે જો દાખલા તરીકે એપ્લાય કરો તો આપણે તેના ઉપર આવીશું પરંતુ હું કહું છું કે KCL એપ્લાય કરો તો આ કરંટ આવી રહ્યો છે તેથી આ કરંટ Ia છે આ ICA કરંટ તે અહીં પણ આવે છે તેથી ICA અને આ કરંટ જેને આપણે કહીએ છીએ તે છોડી રહ્યું છે તેથી તે IAB 0 છે તેનો અર્થ મારો Ia IAB ICA છે તેથી તેવી જ રીતે અહીં KCL એપ્લાય કરવું પડશે તેથી આ કિસ્સામાં લાઇન કરંટ ફેઝ કરંટ નથી કારણ કે આ લાઇન કરંટ છે તે પછી આ ફેઝ કરંટ છે અને આ લાઇન કરંટ છે તેથી આપણે લાઇન કરંટ વચ્ચેના કેટલાક સંબંધો શોધવા પડશે અને આ લાઇન કરંટ અને ફેઝ કરંટ છે આ લાઇન કરંટ છે તેથી આ ∆ છે તેથી ચાલો મને આ કિસ્સામાં ફક્ત ઝૂમ કરવા દો તેથી આ તે સર્કિટ છે જે મેં કહી છે હવે બેલન્સ ∆ માટે ફરીથી આ કિસ્સામાં Van એંગલ 0o Vbn એંગલ 20o અને Vcn એંગલ 120o આપે છે અને આપણે Vab Vab √ 3 Vp 30o પણ જાણીએ છીએ જો સર્કિટ જુઓ સર્કિટ એ છે જેને આપણે Vab આ એક કહીએ છીએ ચાલો મને ઉપર જવા દો કે અહીં તે Vab VAB કેપિટલ છે તે આ ખૂબ જ સરળ છે કારણ કે જો આ b છે અને આ a છે તેથી જો આ Vab છે તો આ Vab છે અને આ સમાન છે કારણ કે ના કોઈપણ રીતે અહીં આ કંઈપણ કનેક્ટેડ નથી અને આ B છે તેથી અહીં કશું કનેક્ટેડ નથી તેથી Vab Vab છે એવી જ રીતે BC CA માટે છે તો ચાલો મને તે સ્પષ્ટ કરવા દો તો તેનો અર્થ એ છે કે મારું Vab V કેપિટલ AB √ 3 એંગલ 30o છે તેવી જ રીતે Vbc પણ તેવી જ રીતે Vp એંગલ 90o છે Vca પણ Vca √ 3 Vp એંગલ 210o છે હવેIAB VabZ ∆ છે કારણ કે આ મારી સર્કિટ છે તેનો અર્થ એ છે કે આ વોલ્ટેજ આ વોલ્ટેજ કે જે Vab છે તે મારા Vab વોલ્ટેજ આ A થી B છે અને Vab સમાન વોલ્ટેજ ઇમ્પેડન્સ છે અને આ મારું Z ∆ IAB છે તેથી આ ફેઝ માટે IAB VabZ ∆ છે તો અહીં આપણે એ જ વસ્તુ લખી રહ્યા છીએ જે આપણે IAB VabZ ∆ IBC VbcZ ∆ ICA VcaZ ∆ લખી રહ્યા છીએ તેથી હવે આ ફેઝનો કરંટ મેળવવાની બીજી રીત એ છે કે KVL એપ્લાય કરવાનો છે ઉદાહરણ તરીકે લૂપની આસપાસ KVL એપ્લાય કરવું મારો કહેવાનો મતલબ એ છે કે KVL એપ્લાય કરો મારો કહેવાનો મતલબ આપણે શું કરી શકીએ છીએ આપણે આ લૂપમાં KVL એપ્લાય કરીએ છીએ આપણે આ કિસ્સામાં આ લૂપમાં KVL એપ્લાય કરીએ છીએ આ શબ્દની જેમ હું આવી રહ્યો છું તેથી Z∆ IAB Vbn Van 0 છે તેનો અર્થ એ છે કે મારું IAB Van VbnZ∆ અને અમને હવે Van Vbn √ 3 એંગલ 30o મળી ગયું તેવી જ રીતે આપણે મેળવીશું તેથી IAB આ રીતે લખી શકાય છે તેવી જ રીતે અન્ય માટે પણ આપણે આ કરી શકીએ છીએ તેવી જ રીતે અન્ય બે માટે છે જે આપણે કરી શકીએ છીએ તો તેનો અર્થ એ છે કે અહીં શા માટે આ IAB Van Z ∆ લખી રહ્યા છીએ જે વાસ્તવમાં કંઈ નથી પરંતુ Vab અમને તે ફેઝર ડાયાગ્રામ Z∆ કે જે V કેપિટલ ABZ∆ છે તેવી જ રીતે bcc માટે આપણે તે મેળવીશું તેથી IBC નોડ્સ ઉપર ફેઝ કરંટKCL એપ્લાય કરવાથી લાઇન કરંટ મેળવવામાં આવે છે મેં નોડ A ઉપર બતાવ્યું કે જો Ia એપ્લાય કરીએ તો IAB ICA Ib હશે IBC IAB હશે મેં એક બતાવ્યું અહીં આ બધું છે આ બધા અહીં નોડ A નોડ B નોડ C ઉપર KCL એપ્લાય કરો અને આ ઇક્વેશન મળશે એવી જ રીતે Ic ICA IBC છે હવે IABICA IAB VabZ Z ∆ અને ICA VcaZ ∆ છે જો આમ કરો તો IAB અથવા ICA એ એરિયાઇન્ટેગર Z ∆ Z ∆CA હશે તેથી Z ∆ Z ∆ રદ કરવામાં આવશે તેથી IAB ICA વાસ્તવમાં VabVca છે તે તેમના IAB ફેઝ કરંટના પ્રમાણસર છે અને ICA તે લાઇન વોલ્ટેજ VabVca ઉપર માત્ર એક જ વસ્તુ છે તેથી IAB ICA Vab લખો અને Vca એંગલ 240o સબસ્ટિટ્યૂટ કરો તેથી Vab ને Vab થી રદ કરવામાં આવશે તેથી ICA IAB એંગલ 240o સમાન હશે તેનો અર્થ એ છે કે IBC પણ તેવી જ રીતે IAB એન્ગલ 120o મેળવશે કૃપા કરીને તે કરો જેને IABIBC કહે છે જ્યાં 120o સમાન સંબંધ મળશે આ ખૂબ જ સરળ છે ત્યાં કંઈ નથી ફક્ત ત્યાં મૂકો અને સ્ટેપ બાય સ્ટેપ તે મળશે તેથી IBC પણ IAB 120o મળશે તે બેલન્સ છે તેથી આ કિસ્સામાં આપણે Ia IAB ICA જાણીએ છીએ તેથી IAB રાખો પરંતુ ICA IAB એંગલ 240o છે અહીં ICA IAB એંગલ 240o મૂકો જો સરળ કરો તો Ia √ 3 IAB એંગલ 30o થશે તેનો અર્થ એ છે કે લાઇન કરંટ √ 3 ફેઝ કરંટ અને એંગલ 30o છે અને મેગ્નિટ્યુડ મુજબ લાઇન કરંટ Ia Ib Ic જે લાઇન કરંટ મેગ્નિટ્યુડ છે અને ફેઝ કરંટ Ip મોડ IAB મોડ IBC મોડ ICA ફેઝ કરંટ છે તેથી આ કિસ્સામાં આ મારો ફેઝ કરંટ છે તેથી ∆ કનેક્શન માટે IL વાસ્તવમાં લાઇન કરંટ √ 3 ફેઝ કરંટ દર્શાવેલ છે તેથી આપણે અગાઉ લાઇન કરંટ જોયું હતું કે જે સ્ટાર કનેક્શનમાં લાઇન કરંટ જે લાઇન વોલ્ટેજ √ 3 ફેઝ વોલ્ટેજ કહેવાય છે અને ∆ કનેક્શન માટે વોલ્ટ લાઇન કરંટ √ 3 ફેઝ કરંટ કહેવાય છે એટલે કે IL √ 3 ફેઝ કરંટ છે તેથી આ ફક્ત એક સંબંધથી છે જે આપણને મળશે બાકીના 120o દૂર હશે તેથી જો તે માત્ર બેલેન્સ જુઓ તો પણ જોશો કે તે માત્ર 120o દૂર હશે તેથી જો ફેઝર ડાયાગ્રામ દોરો તો આ મારું IAB છે આ મારું IBC છે આ મારું ICA છે આ મારો ફેઝ કરંટ છે અને જ્યારે Ia લેગિંગ થાય છે ત્યારે Ia આ ફેઝના કરંટ એંગલ 30o થી લેગિંગ કરે છે તેથી જ આ Ia 30o છે પછી Ib 30 પછી Ic છે એવી જ રીતે આપણે જેને લાઇન કરંટની વચ્ચે કહીએ છીએ તેની વચ્ચે માત્ર 120o ભાગ દોરો તેમજ જ્યારે ફેઝ કરંટ દોરો ત્યારે આ તમામ ફેઝ કરંટ 120o દૂર છે તેથી આ ડાયાગ્રામ 15 છે તેથી આ મારો ફેઝર ડાયાગ્રામ છે તેથી Ia √ 3 એંગલ IAB 30o Ib Ia એંગલ 120o અને I c Ia એંગલ 120o છે તેથી આ વાસ્તવમાં આપણો સંબંધ છે જે લાઇન ટુ વોલ્ટેજ છે તેથી ત્યાં કોઈપણ કનફ્યુઝન હોવું જોઈએ નહીં તેથી સ્ટાર ∆ સર્કિટનું એનાલિસીસ કરવાની વૈકલ્પિક રીત એ ∆ ટ્રાન્સફોર્મેશનણનો ઉપયોગ કરીને ∆ કનેક્ટેડ લોડને ઇકવીવેલન્ટ સ્ટાર કનેક્ટેડ લોડમાં ટ્રાન્સફોર્મેશન કરવાનો છે આ કંઈ ખાસ કરવામાં આવ્યું નથી કારણ કે તે DC સર્કિટ જેવું જ છે હું ક્યારેય આ વસ્તુઓને વધુ લાંબી બનાવવા માંગતો ન હતો તેથી Zy Z∆ 3 છે જો આમ કરો તો આ ટ્રાન્સફોર્મેશન પછી ડાયાગ્રામ 10 માં એક સિસ્ટમ હશે તેથી આ કહેવાય છે કે આ ∆ થી સ્ટાર કન્વર્જ કરો તે એક સ્ટાર સિસ્ટમ હશે જેમ કે ડાયાગ્રામ 10 મુજબ સ્ટાર સોર્સ સ્ટાર લોડ્સ મળશે તેથી અહીં Zy Z∆ 3 છે હવે જો આ ઇકવીવેલન્ટ સર્કિટને એક ફેઝની જેમ જુઓ તો આ Van છે આ Ia અને Zy Z∆ 3 છે એક સરળ રીતે જુઓ કે તે સિંગલ ફેઝ બેલન્સ છે તેથી માત્ર ફેઝ a દ્વારા રજૂ થાય છે તેથી આ ફક્ત લાઇન કરંટોની ગણતરી કરવાની પરવાનગી આપે છે તેથી Y ∆ ∆ Y ટ્રાન્સફોર્મેશન ઉપર બંને ટ્રાન્સફોર્મેશન શક્ય છે જો ભરણ તેને ∆ થી Y Y થી ∆ માં ટ્રાન્સફોર્મેશન કરી શકે છે તેથી એક નાનું ઉદાહરણ લો બેલન્સ abc સિક્વન્સ જે Van 100 એંગલ 10o સાથે સ્ટાર કનેક્ટેડ સોર્સ છે ∆ કનેક્ટેડ બેલન્સ લોડ સાથે કનેક્ટેડ વોલ્ટેજ જે 8 j 4 Ω પ્રતિ ફેઝ છે ફેઝ અને લાઇન કરંટોની ગણતરી કરો Z∆ ને 8 j 4 આપવામાં આવે છે એટલે કે 8 944 એંગલ 26 57o છે જો ફેઝ વોલ્ટેજ Van 100 એંગલ 10o વોલ્ટ છે તો લાઇનમાં વોલ્ટેજ Vab V કેપિટલ AB √ 3 Van હશે હમણાં જ આપણે જોયું કે તે √ 3 Van એંગલ 30o છે અને Vab √ 3 પછી તે 100 એંગલ Van 100 angle 10o છે તેથી √ 300 એંગલ 10o 30o છે તેથી 173 2 એંગલ 40o વોલ્ટ છે તેથી IAB એ ફેઝ કરંટ VabZ∆ છે તેથી આ બધા વેલ્યુઝને 19 36 એંગલ 13 43o એમ્પીયર મળશે બાકીના એક 20o સ્થાનાંતરિત થાય છે તેથી IBC જે IAB એંગલ 120o હશે તે 19 36 હશે તેથી 13 43o 120 છે તેથી તે એંગલ કરંટ 6 5o એમ્પીયર હેઠળ પરિમાણ હશે એવી જ રીતે I C IAB એંગલ 240o IAB એંગલ 120o તે 240 છે તેથી તેને 120o બનાવીએ છીએ તેથી આપણે કે જે 19 43 120 છે તેથી 19 36 એંગલ 133 43o છે વાસ્તવમાં આ વસ્તુઓ ખૂબ જ સરળ છે માત્ર થોડુંક આ પુસ્તકમાં જાવ અને ફક્ત અહીં જે ચર્ચા કરવામાં આવી છે તે સાંભળો અને આ બાબત વિશે ચિંતિત થવા જેવું કંઈ નથી તે ખૂબ જ સરળ ૩ ફેઝ જેવું લાગે છે તેથી આ એમ્પીયર છે તેથી લાઇન કરંટ આપણે જાણીએ છીએ હમણાં જ આપણે Ia IAB એંગલ 30o મેળવ્યું છે તેથી આ બધી વસ્તુઓને સબસ્ટિટ્યૂટ કરો IAB સબસ્ટિટ્યૂટ કરો તેથી IAB એ 19 36 એંગલ 13 43o 30o છે તેથી તે Ia આ એક છે એવી જ રીતે Ib Ia એંગલ 120o છે સબસ્ટિટ્યૂટ વેલ્યુ Ia છે તેથી Ib આટલું હશે કરંટો સમાન મેગ્નિટ્યુડ બેલેન્સ 33 છે એંગલ માત્ર r છે જો આ બે એંગલઓ વચ્ચેનો તફાવત લો તો 120o કહે છે તે એમ્પીયર છે એવી જ રીતે Ic I એંગલ 120o મળશે Ic 33 53 એંગલ 103 43o એમ્પીયર છે તેથી આને તે ઉદાહરણ તરીકે ઓળખવાની એક્સરસાઇઝ કહે છે તેથી આ r છે તેને સોલ્વ કરવા માટે આ એક્સરસાઇઝને શું કહે છે તે સિંગલ વન લાઇન એટલે સિંગલ લાઇન વન લાઇન વોલ્ટેજ એક લાઇન વોલ્ટેજ મારો મતલબ એક છે સ્ટાર કનેક્ટેડ સોર્સ આ આપેલ છે જો સોર્સ આટલા મોટા ઇમ્પેડન્સના ∆ કનેક્ટેડ લોડ સાથે કનેક્ટેડ હોય તો 20 એંગલ 40o આપણે abc સિક્વન્સ ધારણ કરીને ફેઝ અને લાઇન કરંટ શોધવાનો રહેશે આ એક એક્સરસાઇઝ છે તેનો જવાબ આપવામાં આવ્યો નથી તેથી આપણે તે કરીશું હવે આગળ બેલન્સ ∆ કનેક્શન છે તેથી બેલન્સ ∆ ∆ કનેક્શનના કિસ્સામાં ∆ લોડ એંગલ ∆ સોર્સ છે તેથી તે કિસ્સામાં લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ સમાન રહે છે તેથી જો તે ∆ ∆ ∆ કનેક્શન હોય તો આ જે પણ Vab છે તે આના ફેઝમાં હશે એવી જ રીતે Vcapital AB સમાન છે કારણ કે ∆ કનેક્શનમાં લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ સમાન રહે છે તેથી અહીં તે બંને ∆ છે તેથી આ બેલન્સ ∆ લોડ ∆ છે અને સોર્સ પણ ∆ છે અને ઇમ્પેડન્સની સિરીઝ સમાન રહે છે તેથી Z∆ Z∆ આપવામાં આવે છે તેથી અને આ લાઇન કરંટ Ia Ib Ic છે આ લાઇન કરંટ છે પરંતુ બંને ∆ છે અને આ ફેઝ કરંટ Ia Ib Ic છે તેથી આપણે જોઈએ છીએ કે ∆ ∆ માં લાઇન વોલ્ટેજ ફેઝ વોલ્ટેજ કહેવામાં આવે છે આપણે તે જોઈએ છીએ તેથી અમારો ધ્યેય ફેઝ અને લાઇન કરંટો મેળવવાનો છે તેથી ∆ કનેક્ટેડ સોર્સ અથવા લોડ લાઇન વોલ્ટેજ ફેઝ વોલ્ટેજ માટે છે કારણ કે બંને ∆ ∆ છે આ બધા an bn cn લાઇન ટુ લાઇનમાં ત્યાં ન્યુટ્રલ નો કોઈ પ્રશ્ન નથી તેથી લાઇન વોલ્ટેજ ફેઝ વોલ્ટેજ છે તેથી તે લાઇન વોલ્ટેજ ફેઝ વોલ્ટેજ છે તેથી Vab Vp એંગલ 0 Vbc Vp એંગલ 120o અને Vca Vp એંગલ 120o જાણો છો તે લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ બંને સમાન છે તેથી અહીં તે VL Vp લખ્યું છે અહીં મેં Vp VL લખ્યું છે તેથી VL એંગલ 0o છે આ એક VL એંગલ 120o અને આ એંગલ 120o અહીં બંને સમાન છે તેથી Vab Vકેપિટલ AB Vbc Vકેપિટલ BC Vca Vકેપિટલ CA છે અહીં તે જ વસ્તુ છે અહીં તે કેપિટલ A છે કેપિટલ B કેપિટલ A કેપિટલ B લાઇનમાં કંઈ નથી તેથી V સ્મૉલ ab Vકેપિટલ AB છે એવી જ રીતે Vbc એંગલ VBC છે તેથી ફેઝ કરંટો ફક્ત IAB VabZ∆ છે જો સર્કિટ ઉપર આવે છે જો આ સર્કિટ ઉપર આવે તો અહીં A AB VabZ ∆ છે તો એવી જ રીતે r IBC અને ICA આ IBC VbcZ ∆ ICA VcaZ ∆ છે તેથી નોડ ABC ઉપર KCL એપ્લાય કરવાથી પહેલાની જેમ જ જો નોડ ABC ઉપર KVL KCL એપ્લાય કરવામાં આવે તો Ia IAB ICA Ib IBC મળશે તે માત્ર ત્યારે જ છે જ્યારે આ એક માત્ર પહેલા તે સર્કિટ ડાયાગ્રામ દોરો પછી આપણે ફક્ત આ વિડિઓ લેકચર સાંભળીશું પછી હું પોતાની રીતે Ib IBC IAB અને I c ICA IBC કરું છું તેથી તે પહેલેથી જ અગાઉ બતાવવામાં આવ્યું છે દરેક લાઇન કરંટ કોરસ્પોંડિંગ ફેઝ કરંટ 30o થી લેગ કરે છે આ આપણે પહેલાનું ઉદાહરણ બતાવ્યું છે તેથી લાઇન કરંટની મેગ્નિટ્યુડ IL તે ફેઝ કરંટની મેગ્નિટ્યુડ √ 3 ગણી છે કારણ કે તે લાઇન કરંટ છે અને પછી તે ∆ કનેક્ટેડ લોડ છે તેથી લાઇન કરંટ √ 3 ટાઈમ ફેઝ કરંટ અને IL √ 3 Ip જે આપણે કર્યું છે તેથી બીજું એક નાનું ઉદાહરણ લો 20 j15 Ω ઇમ્પેડન્સ ધરાવતો બેલન્સ ∆ કનેક્ટેડ લોડ ∆ કનેક્ટેડ સોર્સ સાથે કનેક્ટેડ છે તે વોલ્ટેજ 330 એંગલ 0o છે જે Vab આપેલ છે લોડ એંગલના તે ફેઝના કરંટો અને લાઇન કરંટોની ગણતરી કરો તેથી આ કિસ્સામાં Z∆ 20 j15 છે તેથી 25 એંગલ 36 87o Ω છે જો Vab Vab હોવાથી ફેઝના કરંટો IAB VabZ∆ છે તેથી Vab જાણો તેથી Z મૂકો તો આ કરંટ 13 87o એમ્પીયર મળશે એવી જ રીતે IBC તે સંબંધ Ib એંગલ 120o જાણે છે અહીં આ IAB સબસ્ટિટ્યૂટ આ એક 13 2 એંગલ 83 13 એમ્પીયર મેળવશે એવી જ રીતે ICA ને IAB 120o મળશે તેથી 13 2 156 87o એમ્પીયર મળશે અને આપણે જાણીએ છીએ કે IL લાઇન કરંટ થી √ 3 ફેઝ કરંટ અને કરંટ એંગલ આ બધું આપણે મેળવ્યું છે થોડુંક તેને ધ્યાનમાં રાખવું પડશે થોડી પ્રેક્ટિસ જરૂરી છે તેથી જો આમ કરશો તો Ia Ib Ic મેગ્નિટ્યુડના સમાન એંગલની વેલ્યુ મળશે તો પણ અવેજિત એંગલ અવલંબન ફરીથી 120o થશે મેગ્નિટ્યુડ 22 86o એમ્પીયર છે અને આ એંગલ છે તેથી આ એમ્પીયર છે બીજું એક બેલન્સ ∆ Y કનેક્શન છે તેથી આ કિસ્સામાં આપણે તેને સોર્સ તરીકે ઓળખીએ છીએ તે ∆ છે પરંતુ લોડ સ્ટાર છે તેથી જ્યારે આ સ્ટારને લોડ કરી રહ્યા છીએ ત્યારે આ કિસ્સામાં આપણે લાઇન કરંટ ફેઝ કરંટ કહીએ છીએ તે જ કરંટ હું અહીં દાખલ કરી રહ્યો છું તેથી લાઇન કરંટ ફેઝ કરંટ છે તેથી આને વોલ્ટેજ સોર્સ કહે છે જેને આપણે આ ∆ સોર્સ ∆ કહીએ છીએ તેથી અહીં પણ એ જ ફિલોસોફી હશે કે ફેઝ વોલ્ટેજ લાઇન વોલ્ટેજ √ 3 ટાઈમ ફેઝ વોલ્ટેજ છે અને આ કરંટ Ia Ib Ic અને આ કેપિટલ N છે અને આ Zy Zy Zy છે સોર્સ ∆ અને લોડ y છે પરંતુ અહીં લાઇન કરંટ ફેઝ કરંટ છે તેથી અહીં લાઇન r જેને આપણે અહીં ફેઝ વોલ્ટેજ લાઇન વોલ્ટેજ √ 3 કહીએ છીએ કારણ કે લાઇન વોલ્ટેજ √ 3 ટાઈમ ફેઝ વોલ્ટેજ છે બાકીના 2 સમાન રહે છે તેથી આ સર્કિટ ડાયાગ્રામ છે અને તમામ પોલારિટી ઇંસ્ટંટેનીઅસ પોલારિટી તરીકે મેં તેને કેવી રીતે ચિહ્નિત કરવી તે જણાવ્યું હતું તેથી તેનો અર્થ એ છે કે આપણે Vab Vp એંગલ 0o Vbc Vp એંગલ 120o અને Vca Vp એંગલ 120o સમાન વસ્તુ કરી છે તેથી VL એંગલ 0o VL એંગલ 120o VL એંગલ 120o છે હવે આ લૂપ માટે KVL એપ્લાય કરો તો આપણને શું મળશે તેથી જો K KM લાઇનિંગ એપ્લાય કરો તો આને અહીં KVL એપ્લાય કરો જો KVL અહીં એપ્લાય કરો તો તે Ia Zy હશે તેથી આ Ia કરંટ અહીં વહે છે પરંતુ આ કરંટ આ રીતે જઈ રહ્યો છે તેથી તે Ib Zy હશે અને તે પ્રથમ એનકાઉંટરિંગ ટેબ્યુલર છે તેથી ab 0 છે આ રીતે આપણે લખી શકીએ કે તે ઇક્વેશન આપણે અહીં લખ્યું છે તે ઇક્વેશન આપણે અહીં Ia Zy Ib Zy Vab 0 લખ્યું છે તેનો અર્થ Ia Ib VabZy છે તેથી આ a Ib Vp એંગલ 0 છે કારણ કે Vab Vp એંગલ 0 Zy VL એંગલ 0 Zy છે તેથી અહીં Vab Vp એંગલ 0 લાઇન વોલ્ટેજ આપેલ છે આપણે VL એંગલ શૂન્ય લખીએ છીએ તેથી આ Zy Ia Ib છે પરંતુ Ia લેગ્સ Ib 120o છે આપણે જાણીએ છીએ કે પરંતુ Ib લેગ્સ 120o છે ખાલી Ib Ia 120o ને સબસ્ટિટ્યૂટ કરી તેને અહીં મૂકો અને સિમ્પ્લિફાઇ કરો જો સિમ્પ્લિફાઇ કરીએ તો Ia Vp√ 3 ડિવાઇડેડ એંગલ 30o Zy મળશે તેથી લાઇન વોલ્ટેજ Vp જેને શું કહે છે તેને VL√ 3 એંગલ 30oZy તરીકે લખી શકાય છે અહીં આપણે Vab VL એંગલ ઝીરો VL એંગલ 120o VL એંગલ 120o લખ્યું છે તેથી તેવી જ રીતે અહીં પણ VL √ 3 એંગલ 30Zy Z અથવા Zy લખો એટલે કે તેવી જ રીતે Ib Ia એંગલ 120 છે આ I અહીં સબસ્ટિટ્યૂટ કરું છું તો અહીં VL √ 3 એંગલ 150 Zy મળશે એવી જ રીતે Ic એંગલ 120o મૂકું તો અહીં Ia Vp√ 3 એંગલ Z ડિવાઇડેડZy અને એંગલ 90o મળશે તેથી VL√ 3 એંગલ 90oZy હશે તેથી આ બધી વસ્તુ એ છે કે આ વસ્તુને ખૂબ જ સરળ બનાવવા માટે કંઈપણ યાદ રાખવાની જરૂર નથી કારણ કે જો એ ફેઝ ડિફરન્સ 120o લેગિંગ છે અથવા લીડિંગ છે અને ફક્ત સરળ બનાવવું પડશે અને અહીં આપણી પાસે પુનરાવર્તિત ફેઝ વોલ્ટેજ છે જે ∆ સોર્સ માટે કહેવામાં આવે છે ફેઝ વોલ્ટેજ અને લાઇન વોલ્ટેજ ∆ સોર્સ માટે સમાન રહે છે તેથી સોર્સ ∆ છે તો લાઇન વોલ્ટેજ ફેઝ વોલ્ટેજ છે તેથી જ તેને લાઇન વોલ્ટેજ ફેઝ વોલ્ટેજ લેવામાં આવે છે તેથી જ આ બધી વસ્તુઓને ફેઝ વોલ્ટેજ દ્વારા બદલવામાં આવે છે કારણ કે સોર્સ ∆ છે તેથી લાઇન વોલ્ટેજ ફેઝ વોલ્ટેજ છે આ અમુક બાબતોને ધ્યાનમાં રાખવાની છે તેથી મારો મતલબ છે કે જો આને રજૂ કરવાનો પ્રયાસ કરો ફેઝ a માટે જે કંઈ મળ્યું છે તે તો ફેઝ a માટે Ia VL√ 3 એંગલ 30Zy કહેવામાં આવ્યું છે તેથી જો Vab√ 3 એંગલ 30 નું પ્રતિનિધિત્વ કરો તો આ કંઈ નથી પરંતુ VL√ 3 30o અને આ Zy છે આ કરંટ વહેતો Ia છે તેથી VL√ 3 Zy એંગલ 30 હશે અને આ એક આ એક હશે કારણ કે Vab કંઈ નથી પણ VL હશે તેથી આ માત્ર એક ફેઝ તરીકે રજૂ થાય છે તેથી આ આપણે પણ રજૂ કરી શકીએ છીએ તો તેવી જ રીતે જો ફેઝર ડાયાગ્રામ દોરો તો આ Vab છે આ Vbc છે આ Vca છે તેથી જો આ વસ્તુ શોધવાનો પ્રયાસ કરો તો આ બનાવવાનો પ્રયાસ કરો તો આને ∆ કહેવામા આવે છે તેથી આ મારો Vab 120o છે મારો Vbc 120o છે તો મારો Vca 120o છે તો ચાલો મને તે સ્પષ્ટ કરવા દો આ ડાયાગ્રામ ખરેખર આના જેવો હશે આ મારું Vab છે તેથી આ મારું Vbc છે આ અહીં માટે દોરવામાં આવ્યું છે આ Vbc છે અને આ મારું Vca છે તો આ મારું Vca છે તેથી આ મારું Vca છે અને આ મારું Vbc છે તેથી જ આ મારું Vbc છે જે અહીં છે તે મારું Vab છે અને આ મારું Vca છે ફક્ત આ કોમ્પેટિટિવ ટ્રાએંગલ બનાવો અને જો બધાને જોડો તો તે સમાન હશે વાસ્તવમાં આ મારું સમાન છે કંઈક આને m તરીકે ચિહ્નિત કરવામાં આવ્યું છે તો આ ફીગર 20 છે અને જો આમ કરીએ તો તો આ એંગલ 30o અને Van છે જેને Van કહે છે તે કંઈ નથી પણ Vp Vbn છે પણ Vp આપણે ઉકેલી નાખ્યું છે કે અહીં આપણે તેને મેગ્નિટ્યુડ કહીએ છીએ તો તેનો અર્થ એ છે કે આ Vab છે આ Vab ખરેખર આ ભાગ છે વાસ્તવમાં Vab 2 છે જે અડધો છે તે ઇક્વિલેટરલ ટ્રાએંગલ છે તેથી આ Vab 2 Van છે આ વાસ્તવમાં Vp છે કારણ કે આ Van છે તેથી આ Van Vp છે તેથી તે પછી Vp cos 30o છે અહીં Vp cos 30o છે તેનો અર્થ એ છે કે આ વાસ્તવમાં મેગ્નિટ્યુડ Van cos 30o મેગ્નિટ્યુડ Vab2 Vp 2 VL 2 છે આ ડાયાગ્રામમાંથી માત્ર u2 ની મેગ્નિટ્યુડ છે તેનો અર્થ એ કે આપણે જેને મોડ Van VL√ 3 કહીએ છીએ તે અહીં જેને આપણે √3 cos 30 2 કહીએ છીએ તો તેને ફેઝ વોલ્ટેજ VL √ 3 VL લાઇન વોલ્ટેજ √ 3 કહીએ છીએ અન્યથા લાઇન વોલ્ટેજ √ 3 ફેઝ વોલ્ટેજ છે તેથી આપણે Van VL√ 3 એંગલ 30o લખી શકીએ છીએ તો એટલે એનો અર્થ એ છે કે આ મારો Van છે તેથી તે આ દિશામાં Van છે તેનો અર્થ એ છે કે હું એક સંદર્ભ n મૂકી રહ્યો છું આ Van છે જો તેને i બનાવું કારણ કે આ આ દિશા છે તેથી Van જે Vb 30o થી લેગ રહેશે તેથી તે Van VL√ 3 એંગલ 50 છે તેથી Vp√ 3 એંગલ 30o છે તેવી જ રીતે Vbn માટે અને તેવી જ રીતે Vcn માટે છે તેનો અર્થ એ છે કે જો તેને અહીં લખો તો તેનો અર્થ આ છે તેથી મારો મતલબ એ છે કે તે Vbn Vcn ને અહીં પ્લોટ કરવામાં આવે છે તો આ કિસ્સામાં તે જ હશે જેને Van કહે છે તેથી આ મારો Van છે જે પહેલાની જેમ જ હતો અગાઉ તે 30o શિફ્ટ કરી રહ્યું હતું પરંતુ તે 30o ને આ Van ની જેમ લખ્યું હતું જે પહેલા હતું તેથી આ પછી Vbn Vp√ 3 એંગલ 150 અને Vcn એ Vpn √ 3 એંગલ 90o હશે તેથી આ y છે જેને આપણે Van Ia Zy કહીએ છીએ અને તે VL√ 3 એંગલ 30 Vp√ 3 angle 30o છે કારણ કે લાઇન સોર્સ ∆ કનેક્શન સોર્સ લાઇન વોલ્ટેજ ફેઝ વોલ્ટેજ છે તેથી આપણે જાણીએ છીએ કે VBN Van એંગલ 120o છે કારણ કે તે લેગ્સ120o છે માત્ર આ સંબંધનો આપણે ઉપયોગ કરવાનો છે અને જો અહીં Van મૂકો અને આ VCN Van 120o છે તેથી જો Van Vp √ 3 સબસ્ટિટ્યૂટ કરીએ તો આને આપણે Vp √ 3 એંગલ 150o કહીએ છીએ અને જો તેને અહીં Van Vp√ 3 એંગલ 30 બનાવીએ તો તે Vp√ 30 એંગલ 90o હશે